તેથી અમે આપણે ચર્ચા ચાલુ રાખીશું હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સમાં યુનીક્નેસ થીયરમની ચર્ચા સાથે તેથી આપણે યુનીક્નેસ થીયરમની વિગતોમાં જઈએ તે પહેલાં એક ખૂબ જ વ્યવહારુ કારણ છે કે શા માટે આપણે કોઈ એવી વસ્તુમાં રસ લેવો જોઈએ જે યુનીક્નેસ છે અને તે આ છે ધારો કે હું એક પ્રેક્ટીકલ પરિસ્થિતિ લઈ લઉં તો કહી દઈએ કે ત્યાં એન્ટેના છે આમાં તમે જાણો છો કે આ રૂમ પર માઉન્ટ થયેલ છે જે તેનુ રેડીએશન દરેક જગ્યાએ અનુભવાય છે અને તમે એવા વ્યક્તિ હતા કે જેમને CM પર આ કોર્સ લિધો હતો તેમને ગણતરી કરવાનું કહેવામાં આવે છે હવે તમે તે કરો અને જો જવાબ યુનીક ન હોય તો તમે જાણો છો કે ગણતરી બરાબર કરવાનો મતલબ શું છે તેથી અમારા માટે આભારી છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સમાં એક ખૂબ જ પાવરફુલ થીયરમ છે જે આપણને ખાતરી આપે છે કે અમુક શરતોમાં આપણને આપણી મહેનતુ ગણતરીઓ પછી જે જવાબ મળે છે તે યુનીક હશે તેથી તે સંપૂર્ણ રીતે યોગ્ય બનાવે છે તેથી થીયરમનું નિવેદન નીચે મુજબ છે તેથી તે કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્ર દ્વારા હું E અને H વિશે વાત કરી રહ્યો છું જે કેટલાક સોર્સ દ્વારા બનાવેલ છે તેથી ચાલો આપણે અહીં થોડું વોલ્યુમ લઈએ અને ચાલો આપણે અહીં કેટલાક કરંટ સોર્સ J મૂકીએ જે આ ફીલ્ડ E અને H નું ઉત્પાદન કરવા જઈ રહ્યું છે તેથી થીયરમ શું કહી રહ્યો છે કે જો હું લોસી વોલ્યુમ V ની અંદર સોર્સ J લઈશ તો આ ત્રણ શરતોમાંથી કોઈપણ હેઠળ ફીલ્ડ યુનીક છે તે આ ત્રણ શરતોમાંથી કોઈપણ નથી તો આ ત્રણ શરતો શું છે તેથી આ વોલ્યુમની કેટલીક સપાટી S છે આ કહે છે કે E આ સપાટી પર ટેંજેંશીયલ છે ધારો કે હું જાણું છું કે E એ બધા S પર ટેંજેંશીયલ છે જો તે સ્પેસીફાઈડ થયેલ હોય તો ગણતરીના પરિણામે તમે જે પણ મેળવો છો તે ક્ષેત્રો યુનીક છે ત્યાં કોઈ અન્ય ઉકેલ નથી આગળની સ્થિતિ સમાન છે કારણ કે આપણે જોયું છે કે E અને H ક્ષેત્રો વચ્ચે એક પ્રકારની સીમેટ્રી છે તેથી તે કહે છે કે જો તમે નથી જાણતા અને જો તમે બધા S પર ને જાણો છો તો ક્ષેત્ર યુનીક છે અને પછી અલબત્ત ત્રીજો વિકલ્પ એ એક પ્રકારનો લીનીયર કોમ્બીનેશન છે જે તમે મને અમુક ભાગ ઉપર આપે છો અને બાકીના ભાગ પર તેથી આ શરતો હેઠળ આ શરતોમાંથી કોઈપણ ફીલ્ડ જે તમને મળશે તે યુનીક છે તેથી આ તમને એ પણ જણાવે છે કે જો તમે CEM સમસ્યાનો એપ્રોચ કરવા માગતા હો તો તમારે બાઉન્ડ્રી પર ટેન્જેન્શિયલ E ફીલ્ડ્સ સ્પેસીફાય કરવાની જરૂર છે એકવાર તમે તે કરી લો પછી તમને ખાતરી આપવામાં આવે છે કે તમે આ સમીકરણો ઉકેલવા માટે જે પણ પ્રક્રિયાનો ઉપયોગ કરો છો અમે તમને એક યુનીક ઉકેલ આપીશું હવે તમે માની શકો છો કે મેં અહીં આના જેવું એન્ટેના મુક્યું છે અને તે ખાલી જગ્યામાં ક્યાંય કંઈ નથી તેથી આ કિસ્સામાં ફીલ્ડ યુનીક હશે ત્યાં ઈંસ્ટેલર સ્પેસની વચ્ચેની જગ્યાની મધ્યમાં ગમે ત્યાં કોઈ સીમા નથી શું તમે આ એન્ટેનામાંથી જે ક્ષેત્રો મેળવો છો તે ધારીને મેં અહીં કરંટ સ્પષ્ટ કર્યો છે તે યુનીક હશે જવાબ હા છે કારણ કે વિદ્યાર્થી સીમા પાસે a છે સીમા ઈંફાઈનાઈટ છે અને કારણ કે આ ભૌતિક ક્ષેત્ર છે તે કાયમ માટે આગળ વધી શકતું નથી તેથી અને એ શૂન્ય છે તેથી આ કિસ્સામાં મેં અને ને ઈંફાઈનાઈટ પર તેના વિશે વિચાર્યા વિના પણ સ્પષ્ટ રીતે શૂન્ય સ્પષ્ટ કર્યું છે તેથી આ કિસ્સામાં ક્ષેત્રો અનન્ય બનશે તેથી આ ઉદાહરણ પર થોડું વધુ વિસ્તૃત આ બંધ વોલ્યુમનું ઉદાહરણ હતું તમે બીજા અલગ પ્રકારના વોલ્યુમમાં આવી શકો છો જે આના જેવું છે ચાલો આપણે કહીએ કે ચાલો વોલ્યુમ અને અહીં J પર કરંટ સોર્સ છે અને આ વોલ્યુમ V છે અને અહીં કોઈ બાઉંડ્રી નથી આ બાઉંડ્રી ઓ અનંત છે અને હું રીજીયન V વિશે વાત કરી રહ્યો છું તેથી હવે કઈ સપાટી પર ક્ષેત્રો યુનીક બનવા માટે મારે શું સ્પષ્ટ કરવું પડશે તેથી આ એસ અનંત છે અને આ એસ છે તેથી આ થીયરમ અહીં પણ ધરાવે છે ગમે તે સપાટીઓ વોલ્યુમને બંધનકર્તા હોય તો આ વોલ્યુમ V માટે સપાટીઓ શું છે S અનંત એક સપાટી છે અને S બીજી સપાટી છે S અનંત અનંત દૂર ક્ષેત્રો હોવાથી શારીરિક રીતે તેઓ શુન્ય પર જશે તેથી હું અનંતમાં ટેન્જેન્શિયલ ફીલ્ડ્સ જાણું છું મારે તમને કહેવાની જરૂર છે કે આ સીમા પર ક્ષેત્રો શું છે તેથી આનું ખૂબ જ સરળ ઉદાહરણ જો ઉદાહરણ તરીકે આ વોલ્યુમ એક નક્કર સંપૂર્ણ મેટલ છે તેથી સંપૂર્ણ મેટલનું ક્ષેત્ર એ 0 બરાબર છે તેથી એકવાર મારી પાસે આવી પરિસ્થિતિ હોય ત્યારે હું જાણું છું કે આ વોલ્યુમમાં ક્ષેત્રો છે અમે યુનીક હોઈશું ફક્ત એક સરળ ઉદાહરણ તરીકે તેથી આ વિશિષ્ટતા થીયરમ સ્પષ્ટ છે હવે તમે પૂછી શકો છો કે આ લોસી વોલ્યુમ V કેમ કેમ થવું જોઈએ જો શું જો આ માધ્યમમાં કોઈ લોસ ન હોત તો શું તેથી તેનો જવાબ ફક્ત થીયરમના નિવેદનથી સ્પષ્ટ નથી અમે હોમવર્ક સમસ્યામાં એક નાની એક્સરસાઈઝ કરીશું જ્યાં તમે તેને વર્ક કરી શકો છો જ્યારે તમે મેક્સવેલના સમીકરણો લો છો અને કેટલાક વોલ્યુમ પર તેમને હલ કરો છો ત્યારે તમે જોશો કે આ થીયરમને માટે તમારે અમુક લોસનો ઉલ્લેખ કરવાની જરૂર છે પ્રેક્ટીકલી રીતે આ લોસ ખરેખર ખૂબ નાનું હોઈ શકે છે તેથી કે તમે તેને અસરકારક રીતે લોસલેસ વોલ્યુમની જેમ ટ્રીટ કરી શકો છો ભલે આપણે કહીએ કે ફ્રી સ્પેસ હાનિકારક છે હવા પણ આપણે કહીએ છીએ તે લોસલેસ છે વિદ્યાર્થી તો જ્યારે ક્ષેત્ર યુનીક ન હોય અને દાખલો બેસાડે ત્યારે આપણે કહી શકીએ પરંતુ વાસ્તવમાં તેમાં ખરેખર થોડી માત્રામાં લોસ હોઈ શકે છે જે આ પ્રમેયને લાગુ પડતો પ્રશ્ન થવા દે છે વિદ્યાર્થી તો શું આપણે કહી શકીએ કે જ્યારે ક્ષેત્ર યુનીક નથી અને ઉદાહરણ સેટ કરો તેથી જો આ શરતો સંતોષવામાં ન આવે તો અમે ફીલ્ડના થીયરમની વિશિષ્ટતા વિશે કોઈ નિવેદન આપી શકતા નથી જે ત્યાં બધું છે તેથી તમે એવા ઉદાહરણો રચી શકશો જ્યાં તમે અથવા ને નિર્દિષ્ટ ન હોય અથવા સમગ્ર બાઉંડ્રી પર સ્પેસીફાય કરેલ નથી તે કિસ્સામાં તમે ઘણા ઉકેલો મેળવી શકો છો જે તમે આપેલી આંશિક માહિતીને સંતોષે છે જે શક્ય છે વિદ્યાર્થી શું થીયરમ ચાર્જ ની ઘનતા વિશે વાત કરે છે ચાર્જ ડેન્સિટી જેથી અમે આ ચોક્કસ કેસમાં છીએ અમે એવા કેસ સાથે કામ કરી રહ્યા છીએ જ્યાં આપણે ફક્ત કરંટ વિશે જ વાત કરી રહ્યા છીએ તેથી અમે ઇલેક્ટ્રોડાયનેમિક્સ વિશે વાત કરી રહ્યા છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કેસો વિશે નહી પરંતુ તે કિસ્સામાં પણ એક થીયરમ વિસ્તૃત કરી શકાય છે વિદ્યાર્થી તમે પેઝ્ન્ટ સ્ટેટીક ચાર્જ જાણો છો હા આમાં અમે સ્ટેટીક સાથે વ્યવહાર કરીશું નહીં હકીકતમાં ગ્રિફિથ્સે તેના વિશે ખૂબ જ સરસ ચર્ચા કરી છે કે સ્ટેટીક ચાર્જ ત્યાં રહેવાનો નથી તે ક્યાંકથી બીજી તરફ ઉડી જશે સિવાય કે તે એવી જગ્યાએ હોય જ્યાં ત્યાં કોઈ ક્ષેત્રો ન હોય ત્યાં કાયમ બેસી રહે તેથી અમે પ્રેક્ટીકલી કહીએ છીએ જ્યારે તમે એન્ટેનાના રડાર ક્રોસ સેક્શન વિશે વિચારો છો ત્યારે તમે જાણો છો કે ચાર્જનો મુદ્દો બહાર છે તે ખૂબ રીલેવંટ નથી તે બધા ચાર્જ એકવાર જ્યારે તેઓ ખસેડવાનું શરૂ કરે છે ત્યારે તેઓ કરંટ બની જાય છે અને અમે પહેલાથી જ કરંટ સાથે કામ કરી રહ્યા છીએ તેથી આ વિશિષ્ટતા થીયરમ વિશે હતું